તો ગઈકાલના સેશનમાં આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર પ્રમેયની ચર્ચા કરી અને જ્યારે સર્કિટમાં ઈન્ડિપેન્ડન્ટ ઉપલબ્ધ સોર્સ હતા ત્યારે આપણે કેટલાક ઉદાહરણોની ચર્ચા કરી હતી તો ચાલો હવે આજનું લેક્ચર આપણે શરૂ કરીએ હવે આ લેક્ચરમાં આપણે આ સર્કિટ વિશે વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું જ્યાં ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ છે અને પછી આપણે મેકિસમમ પાવર ટ્રાન્સફર માટે સર્કિટને હલ કરવાનો પ્રયત્ન કરીશું આમ ડિપેન્ડન્ટ સોર્સની સ્થિતિમાં આપણે જતાં પહેલા આપણે અગાઉના સેશનમાં જે અભ્યાસ કર્યો તે વિષેની આપણે ચર્ચા કરીએ તેમાં આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર પ્રમેય વિષેની ચર્ચા કરી હતી જેમાં આપણે કહ્યું હતું કે નેટવર્ક ના ઈનપુટ રેઝિસ્ટન્સનો લોડમાં મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય છે અને જ્યારે ટર્મિનલમાંથી આપણે જોઈએ છીએ જ્યાં લોડ કનેક્ટ કરેલ હોય તે આપેલ લોડની સમાન થાય છે અને આ કરવા માટે આપણે થેવેનિન ઈક્વીવેલેન્ટ નો ઉપયોગ કરીએ છીએ હવે જો તમે આ નેટવર્ક જોશો કે જેમાં મલ્ટીપલ સોર્સ અને મલ્ટીપલ એલીમેન્ટ હોય તો આપણે શું કરવાનું છે તો આપણે તેને થેવેનિન ઈક્વીવેલેન્ટ માં રૂપાંતરિત કરવું પડશે જે આકૃતિમાં દર્શાવેલ છે અને ત્યારબાદ આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફરનું એનાલીસીસ કરી શકીએ છીએ તેથી થેવેનિન ઈક્વાલીટી કે જે લીનિયર સર્કિટના મેક્સિમમપાવર કે જે લોડ માં ટ્રાન્સફર થાય છે તે શોધવામાં ઉપયોગી થઈ શકે છે આપણે એ પણ ચર્ચા કરી કે સમગ્ર સર્કિટને થેવેનિન ઈક્વીવેલેન્ટ દ્વારા બદલવામાં આવે છે કે જે લોડ સિવાય ઓવરઓલ સર્કિટ દ્વારા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બતાવી શકાય છે વળી આપણે એ પણ ચર્ચા કરી કે જો તમે લોડને 0 થી ઈન્ફાઈનાઈટ સુધી બદલવાનું ચાલુ રાખો તો એક બિંદુ એવું હશે કે જ્યાં લોડ દ્વારા પાવર જે એબ્સોર્બ થાય છે તે મેક્સિમમ છે અને તે સોર્સ દ્વારા લોડને મેક્સિમમપાવર આપવામાં આવતી આમ આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે 𝑅𝐿 એટલે કે લોડ રેઝિસ્ટન્સકે જે થેવેનિન રેઝિસ્ટન્સની સમાન હોય છે અને આપણે એ સ્થિર કરીએ છીએ કે પાવર એ બીજું કંઈ નથી પરંતુ 𝑖2𝑅𝐿 છે અને પછી આપણે મેક્સિમમપાવર ટ્રાન્સફર કન્ડીશન દ્વારા મેળવી શકીએ છીએ તો પ્રશ્ન એ છે કે આપણે તે કઈ રીતે મેળવી શકીએ છીએ આપણે dpdRL કે જે પાવર 𝑝 ની સાપેક્ષમાં તે વેરીએબલ તરીકે જે લોડ છે તેના ડિફરેન્શીએશન નો ઉપયોગ કર્યો અને પછી જ્યારે 𝑅𝑇ℎ𝑅𝐿 થાય ત્યારે p ની સાપેક્ષમાં 𝑅𝐿 જે છે તેનું ડેરીવેશન 0 થાય છે તેથી 𝑅𝑇ℎ𝑅𝐿 પર 𝑅𝐿 મેક્સિમમ પાવર છે કે જે VTh24RTh જેટલું લોડમાં ટ્રાન્સફર થશે હવે આપણે અગાઉના સેશનમાં જે ચર્ચા કરી તેમાં જ્યારે લોડ રેઝિસ્ટન્સએ થેવેનિન રેઝિસ્ટન્સની સમાન હોય ત્યારે મેક્સિમમપાવર ટ્રાન્સફર થાય છે આ આપણે ત્યારે મેળવ્યું જ્યારે આપણે પાવર 𝑝 નું ડેરીવેશન 𝑅𝐿 ની સાપેક્ષમાં જે લીધેલ હતું તે વેરીએબલ છે અને હવે આપણને ખબર છે કે તે કન્ડીશન પર ડેરીવેટીવ dpdRL એ 0 ને સમાન થાય છે હવે જો તમે તે 𝑅𝐿 ની કિંમત પાવર p માં સપ્લાય કરો તો તે મેક્સિમમ અથવા મિનિમમ હોઈ શકે છે હવે આપણે એ શોધવાનું છે કે ડેરિવેટિવ dpdRL ની મદદથી આપણે જે કન્ડીશનને સ્ટેબિલાઈઝ કરી છે તે ખરેખર મેક્સિમમ છે કે નહી તો હવે આપણે શું કરવાનું છે તો આપણે 𝑅𝐿 ની સાપેક્ષમાં પાવર નું ડબલ ડીફરેન્શીએશન કરવું પડશે અને સાબિત કરવું પડશે કે તે 0 કરતાં ઓછું છે તેથી જ્યારે તે 0 કરતા ઓછું હોય તો તેનો અર્થ એ છે કે 𝑅𝑇ℎ જે છે તેનું ડેરીવેટીવ લેતા સમયે આપણને જે 𝑅𝐿 મૂલ્ય મળ્યું છે તે મેક્સિમમ હોવું જોઈએ આમ જ્યારે સર્કિટમાં ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ હશે ત્યારે 𝑉𝑇ℎ 𝑅𝑇ℎ અને 𝑅𝐿 જેવા જુદા જુદા એલીમેન્ટ ની કિંમત આપણે શોધીશું સૌ પ્રથમ સર્કિટમાંથી તમારે લોડને દુર કરવો પડશે હવે સર્કિટ કે જે લોડ વગરની બાકી રહી છે ત્યારે બાકી રહેલા નેટવર્ક માટે તમારે થેવેનીન ઈક્વીવેલેન્ટ શોધવાનો રહેશે હવે જ્યારે સૌ પ્રથમ તમે થેવેનિન ઈક્વીવેલેન્ટ જ્યારે શોધો છો ત્યારે તમારે 𝑅𝑇ℎ શોધવાનો રહેશે કે જ્યાં આપણે ઈન્ડિપેન્ડન્ટ સોર્સ 0 ને સમાન સેટ થાય તેનો અર્થ એ થાય કે જો તમારી પાસે ઈન્ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ હોય અને તમે સર્કિટને તમારે ઓપન રાખવાની રહેશે અને નેટવર્કમાં બધા જ ડિપેન્ડન્ટ સોર્સ સાથે જોડેલા રાખો હવે તમે વોલ્ટેજ સોર્સ 𝑣0 વડે નેટવર્કને એક્સાઈટ કરશો હવે તમે તમારી સરળતાના આધારે 𝑣0 or 𝑖0 નો ઉપયોગ કરી શકો છો જેમાં તમે 𝑣0 તરીકે 1 વોલ્ટ સોર્સ અને 𝑖0 તરીકે 1 એમ્પિયર કે જે ટર્મિનલ સાથે અગાઉ મુજબ જ લોડ સાથે જોડાયેલ હતું ત્યારબાદ તમે 𝑅𝑇ℎ𝑣0𝑖0 મેળવી શકો છો આમ 𝑣0 એ એવી એક કિંમત છે કે જે ટર્મિનલના અક્રોસમાં છે જ્યાં તમે વોલ્ટજ સોર્સ અથવા કરન્ટ સોર્સ જોડેલ છે અને ત્યારબાદ સોર્સ દ્વારા લાગુ કરવામાં આવેલ કરન્ટ કે જે 𝑖0 થી ડિવાઈડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તમે તેને અનુરુપ થેવેનિન વોલ્ટજ શોધી શકો છો આમ અંતે તમારે જે કરવાનું છે તે તમારે 𝑅𝑇ℎ સેટ કરવું પડશે જે 𝑅𝐿 બરાબર હશે કારણ કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર પ્રમેય મુજબ તમારે થેવેનિન રેઝિસ્ટન્સ કે જે લોડ રેઝિસ્ટન્સની બરાબર હોવી જોઈએ અને પછી લોડને પુરી પાડવામાં આવતી મેક્સિમમ પાવર p VTh24RTh હોવી જોઈએ તેથી જ્યારે ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ હોય ત્યારે લોડમાં ટ્રાન્સફર કરવામાં આવતી મેક્સિમમ પાવર ને શોધવા માટે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું તો ચાલો હવે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર પ્રમેયનું એક ઉદાહરણ લઈએ અને પછી આપણે ડિપેન્ડન્ટ સોર્સની કન્ડિશન પર જઈશું ધારો કે આ એક સર્કિટ છે અને તમારી પાસે R ની કિંમત એ રીતે શોધવી છે કે જેમાં લોડ દ્વારા મેક્સિમમ પાવર ડિલિવર થાય અને તેની કિંમત 3મિલિ વોટ છે હવે આપણે લોડ 𝑅𝐿 માટે હજુ કંઈ કર્યુ નથી આપણે ફક્ત અજાણ્યા રેઝિસ્ટન્સ R માટેની કિંમત એ રીતે શોધવાની છે કે લોડ દ્વારા 3 મિલિ વોટ જેટલો મેક્સિમમ પાવર ડિલિવર થાય તો સૌ પ્રથમ આપણે થેવેનિન ઈક્વીવેલેન્ટ શોધીએ આમ આ થેવેનિન ઈક્વીવેલેન્ટ સર્કિટ માટે 𝑅𝑇ℎ કે જે થેવેનિન રેઝિસ્ટન્સ હોવો જોઈએ તમે બધા જ વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરશો કારણ કે તમારી પાસે 3 ઈન્ડિપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ છે હવે તમે લોડ 𝑅𝐿 દુર કરો છો અને તમે જોશો કે આ 2 ટર્મિનલ ના અક્રોસમાં ઈનેપુટ રેઝિસ્ટન્સ હોવો જોઈએ આમ તમામ વોલ્ટેજસોર્સને શોર્ટ સર્કિટ કર્યા બાદ આ સર્કિટ કે જે ઈક્વીવેલેન્ટ સર્કિટ તરીકે મળશે અને પછી તમારે 𝑅𝑇ℎ ની કિંમત શોધવાની જરૂર છે આમ અહીં તમે જોશો કે 3 રેઝિસ્ટન્સ કે જે પેરેલલમાં છે તો તમે તેના પરથી શું કહી શકો છો કે 𝑅𝑇ℎ એ બીજું કંઈ નથી પરંતુ 𝑅𝑒𝑞 છે જે આ 2 ટર્મિનલના અક્રોસમાં છે તો હવે તમે 1Req 1R 1R 1R 3R Req 3R લખી શકો છો તો હવે પછી જે આપણે શોધવાનું છે તે છે થેવેનિન વોલ્ટેજ તો ચાલો હવે આપણે કોઈ એક ચોક્કસ નોડ 𝑣0 પાસે વોલ્ટેજ શોધીએ તો આપણે આ ચોક્કસ નોડ પાસે કિર્ચોફના કરન્ટનો ઉપયોગ કરી અને 𝑉𝑇ℎ ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું તો આ બિંદુ એ 1 વોલ્ટ માટે કરન્ટ 1 v0R 2 v0R3 v0R 0 v0 VTh 2V હોવો જોઈએ આમ મેક્સિમમ પાવર ટ્રાન્સફર ની કન્ડિશન Pmax VTh24RTh 3mW RTh R3VTh24RTh 443mWR 1 kΩ દ્વારા આપી શકાય છે આમ આ સર્કિટમાં અજાણ્યા રેઝિસ્ટન્સ R નું મૂલ્ય શોધવામાં મદદ કરશે જે ખાતરી કરશે કે તે સર્કિટ સાથે જોડાયેલ લોડને 3 મિલી વોટ જેટલો પાવર મળી રહ્યો છે તો ચાલો હવે આપણે બીજા ઉદાહરણ પર આવીએ જ્યાં તમે જોશો કે એક ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ ઉપલબ્ધ છે હવે આપણે રેઝિસ્ટન્સની કિંમત શોધીએ ધારો કે કોઈ એક લોડ 𝑅𝐿 છે જે ટર્મિનલ ab ના અક્રોસમાં જોડાયેલ છે હવે આપણે 𝑅𝐿 ની કિંમત શોધવાની જરૂર છે કે જે સર્કિટમાંથી મેક્સિમમ પાવરને એબ્સોર્બ કરશે તો હવે આપણે શું કરીશું તો હવે આપણે થેવેનિન ઈક્વીવેલેન્ટની કિંમત થેવેનીન ઈક્વીવેલેન્ટ રેઝિસ્ટન્સ અને ટર્મિનલ ab ના અક્રોસમાં થેવેનિન વોલ્ટેજ દ્વારા શોધીશું તો તેના માટે આપણે શું કરીશું તો સૌ પ્રથમ શું કરીશું સૌ પ્રથમ ઈન્ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ ને શોર્ટ સર્કિટ કરીશું અને પછી સર્કિટમાં ડિપેન્ડન્ટ સોર્સને એમ ને એમ રાખીએ અને પછી 𝑅𝑇ℎ ની કિંમત શોધવા માટે વોલ્ટેજ અથવા કરન્ટ સોર્સને સર્કિટ સાથે કનેક્ટ કરી ઉકેલીશું તો હવે અપણે શું કરીશું તો આપણે ટર્મિનલ ab ના અક્રોસમાં કરન્ટ સોર્સને 1 મિલિ એમ્પિયર ઉમેરીશું તો પ્રશ્ન એ છે કે 1 મિલિ એમ્પિયર શા માટે તો કારણ એ છે કે રેઝિસ્ટન્સ R એ કિલો ઓહ્મમાં છે આમ આપણે 1 મિલિ એમ્પિયર કનેક્ટ એ રીતે કરીએ કે જેના દ્વારા સર્કિટને આપણે સરળ બનાવીશું અને તે આપણને તેની ખાતરી આપે છે કે વોલ્ટેજએ વોલ્ટમાં હોવો જોઈએ આ રીતે તમે સર્કિટ મેળવી શકો છો અને તમે સર્કિટમં જોઈ શકો છો કે ત્યાં કોઈ જ વોલ્ટેજ અથવા કરન્ટ જોવા મળતો નથી કારણ કે આ ચોક્કસ સેગમેન્ટમાં વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરેલ છે તો હવે આપણી પાસે ફક્ત ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ જ બાકી રહેલ છે અને પછી 1 મિલિ એમ્પિયર ને સોર્સ તરીકે ટર્મિનલ ab ના અક્રોસમાં સર્કિટને એક્ષટર્નલ રીતે જોડીશું તો હવે આપણે શું કરીશું તો હવે આપણે નોડ a પાસે કિર્ચોફનો કરન્ટનો નિયમ લાગુ આપણે કરીશું આમ આ કરન્ટ સોર્સ દ્વારા આ બાજુથી નોડ a દ્વારા કરન્ટને સપ્લાય કરે છે હવે ચાલો આપણે ધારી એ કે આ આક્રુતિમાં દર્શાવ્યા મુજબ બીજા 2 સેગમેન્ટમાં કરન્ટ આ દિશામાં હશે તો અહીં તમે સરળતાથી કહી શકો છો કે 1 મિલિ એમ્પિયર એ બીજું કંઈ નથી પરંતુ તે નોડમાંથી બહાર નિકળતા કરન્ટનો સરવાળો છે આમ નોડમાંથી જે કરન્ટ બહાર નીકળશે તેની કિંમત એ નોડ વોલ્ટેજની કિંમતના કરન્ટ જેટલો હોવો જોઈએ હવે આ નોડ પાસે નોડ વોલ્ટજ 𝑣𝑎 1 va40 va 120v010 ⇒ 40 5va 480v0 દ્વારા આપી શકાય છે હવે જો તમે સર્કિટ જોશો તો તમે કહેશો કે આ સેગમેન્ટમાં કોઈ સોર્સ ઉપલબ્ધ નથી તો આનો અર્થ શું થયો તો તેનો અર્થ એ થયો કે 𝑣0 ની કિંમત 0 હોવી જોઈએ જ્યારે 𝑣0 ની કિંમત 0 જ છે અને 𝑣0 ની કિંમત 1 કિલો ઓહ્મના અક્રોસમાં વેરીએબલ છે કે જે ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સની કિંમતને વ્યાખ્યાયિત કરે છે આમ આ કિસ્સામાં શું થશે તો અહીં 𝑣0 ની કિંમત 0 છે ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સની કિંમત માટે 120𝑣0 ની કિંમત 0 હશે અંતે જો તમે 𝑣0 ની કિંમત અહીં 0 તરીકે મૂકો છો તો તમને આખરે 405𝑣𝑎 મળશે હવે જો તમે સરળ બનાવો તો તમને 𝑣𝑎8𝑉 મળશે અને પછી થેવેનિન રેઝિસ્ટન્સ RTh va1mA 8kΩ મળે છે તો હવે આગળનું કાર્ય થેવેનિન વોલ્ટેજનું મૂલ્ય શોધવાનું હશે તો હવે આપણે શું કરવાનું છે તો તમારે મૂળ સર્કિટ લેવી પડશે જેના દ્વારા તમે મુળ સર્કિટને જાળવી રાખશો તો હવે પ્રશ્ન આપણને એ થશે કે શું વોલ્ટેજ સોર્સ કે જેને આપણે શોર્ટ સર્કિટ કરેલ છે તે કિસ્સામાં આપણે 𝑅𝑇ℎ સર્કિટમાં ફરીથી મેળવીશું અને હવે આપણે વોલ્ટેજની કિંમત કે જે 1 કિલો ઓહ્મના અક્રોસમાં કિંમત જે શોધીશું તે 𝑣0 છે આમ હવે જો તમે આ સેગમેન્ટ જોશો તો 8 વોલ્ટ કે જે બંને રેઝિસ્ટરમાં કરન્ટ સપ્લાય કરે છે તે રેઝિસ્ટન્સની કિંમત 3 કિલો ઓહ્મ અને 1 કિલો ઓહ્મ બંને છે જે બીજું કંઈ નથી પરંતુ વોલ્ટેજ ડિવાઈડેડ સર્કિટ છે v0 1138 2V આમ તમે કાં તો વોલ્ટેજ ડિવાઈડર ટેકનીકનો ઉપયોગ કરી શકો છો જે તમે ફક્ત 𝑣0 ની કિંમત શોધી શકો છો અથવા તો તમે લૂપ સમીકરણ લખી શકો છો અને તમે 𝑣0 ની કિંમત શોધી શકો છો તેથી હવે તમને 𝑣0 ની કિંમત મળી છે જે આ ડિપેન્ડન્ટ વોલ્ટેજ માટે ડિપેન્ડન્ટ વેરીએબલ છે તો હવે આગળ આપણે શું કરવાનું છે તો આપણે 𝑉𝑇ℎ ની કિંમત શોધવાની છે તેથી અહીં જો તમે 𝑉𝑇ℎ ની કિંમત શોધી કાઢો તો તમને ફરીથી વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ મળશે અથવા તો વૈકલ્પિક રીતે તમે લૂપ સમીકરણ કે જે 𝑖2 દ્વારા લખી શકો છો 120v0 10103i2 40103i2 0 i2 120v050103 આમ VTh 4040 10 120v0 192V તો હવે તમારી પાસે 𝑉𝑇ℎ અને 𝑅𝑇ℎ છે તેથી તમે પાવર 𝑝 ની કિંમત શોધી શકશો p VTh24RTh 192248103 1 1 52W આ મેક્સિમમપાવર હશે જે લોડમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે જે સમગ્ર ટર્મિનલ ab માં જોડાયેલ હશે તો આ રીતે તમે કોઈપણ ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ હોય ત્યારે લોડમાં મેક્સિમમ પાવર ની કિંમત કે જે ટ્રાન્સફર થાય છે તે શોધી શકો છો હવે આગળ આપણી પાસે બીજી સર્કિટ છે જ્યાં ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ છે આ ચોક્કસ સર્કિટને તમારે જાતે ઉકેલવાની છે જેના દ્વારા તમને વધુ સારો વિચાર આવશે કે જયારે તમારી પાસે ડિપેન્ડન્ટ સોર્સ ઉપલબ્ધ હશે ત્યારે કઈ રીતે આ સર્કિટને ઉકેલી શકાય તો તમને અહી હું ખાલી એક જ ચાવી આપીશ કે જેના દ્વાર તમે આ સર્કિટને ઉકેલી શકશો તો આપણે 𝑅𝐿 ની કિંમત શોધવાની રહેશે કે જેના દ્વારા બાકી રહેલી સર્કિટમાંથી મેક્સિમમ પાવર ટ્રાન્સફર ખેચી શકશે તો આ બાકી રહેતી સર્કિટ હોવી જોઈએ તો તમારે 𝑅𝑡ℎ અને 𝑉𝑡ℎ ની કિંમત શોધવાની છે 𝑅𝑡ℎ ની શોધવા માટે તમે ફક્ત શોર્ટ સર્કિટ કરશો આ કિસ્સામાં તમને આના જેવી જ સર્કિટ મળશે આમ આ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ છે તમારી પાસે આ 3𝑣𝑥 છે આ 1 ઓહ્મ છે આ 2 ઓહ્મ છે અને આ 4 ઓહ્મ છે અને તમારે થેવેનિન રેઝિસ્ટન્સની કિંમત શોધવાની છે તો હવે તમે શુ કરશો તમે 1 એમ્પિયર નો કરન્ટ સોર્સ ટર્મિનલ ના એક્રોસ લાગુ કરશો અને ત્યારબાદ તમને ટર્મિનલ ના અક્રોસ વોલ્ટેજનુ મુલ્ય 𝑣0 જેટલું મળશે અને 𝑅𝑡ℎ ની કિમત 𝑣01 A જેટલુ હોવું જોઈએ તો હવે તેને હલ કરવાથી તમને 𝑅𝑡ℎ ની કિંમત 11 22 ઓહ્મ જેટલી મળશે તેવી જ રીતે 𝑉𝑡ℎ માટે તમારે શું કરવું જોઈશે તો તમારે માત્ર આ સર્કિટ ને હલ કરવાનુ રહેશે જ્યાં આપણી પાસે 9 વોલ્ટનો સપ્લાય અને 2 ઓહ્મ નો રેઝિસ્ટન્સછે અને તમારી પાસે ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ છે અહીં 4 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે જેની કોઈપણ પ્રકારની કોઈ અસર થતી નથી કારણ કે ટર્મિનલ ઓપન સર્કિટ છે તો અહીં તમે 𝑉𝑡ℎ ની કિંમત શોધવાનો પ્રયત્ન કરી શકો છો આપણી પાસે 3𝑣𝑥 છે કે 1 ઓહ્મમાં છે જે 3𝑣𝑥 એ ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ આગળનો રેઝિસ્ટન્સ છે અને ડિપેન્ડન્ટ સોર્સ માટે ડિપેન્ડન્ટ વેરીએબલ એ વોલ્ટેજના અક્રોસ માં 2 ઓહ્મ જેટલો રેઝિસ્ટન્સ ધરાવે છે તો તમે શું કરી શકો છો તો તમે લુપ ઈક્વેશન સરળત્તાથી લખી શકો છો અને v ની કિંમત સરળતાથી મેળવી શકો છો આમ તમે સરળતાથી 𝑉𝑡ℎ ની કિંમત 7 વોલ્ટ જેટલી લઈ શકો છો તો આ રીતે તમે 𝑅𝑡ℎ અને 𝑉𝑡ℎ ની કિંમત મેળવી અને ત્યારબાદ સરળતાથી p max ની કિંમત મેળવી શકીએ છીએ આમ તમે આ ચોક્કસ સમીકરણ લાગુ કરી અને p max ની કિંમત મેળવી શકો છો જે હું તમારા પર છોડું છું જે તમારે એસાઈનમેન્ટ મા કરવાનું રહેશે આ રીતે તમને થેવેનિન ઈક્વીવેલેન્ટની કિંમત મળશે અને આ સાથે જ આપણે આ સેશન અહીં સમાપ્ત કરીએ છીએ